છેલ્લા કેટલાક સત્રોમાં સીમાંત કિંમતવાળી સીવીપી બીઇપી નું વિશ્લેષણ તથા તેની એપ્લીકેશન્સ વિષે ચર્ચા કરી રહ્યા છીએ આપણે એક એવા કેસમાં પણ જોયું છે જ્યાં આપણે આવતા વર્ષ અથવા આગામી સમયગાળાના નિવેદનના અંદાજો તરફની અરજીઓની ચર્ચા કરી છે અમે તે જ પ્રકારના કેસ સાથે ચાલુ રાખીશું આ દિવ્ય ઔષધિ લિમિટેડનો એક કેસ છે તેઓ બે પ્રોડક્ટ લાઇન પી અને ક્યૂ માં છે તેની આવક અને ખર્ચ અંગે પણ માહિતી આપવામાં આવી છે તે લીટીઓ પણ કર સંબંધિત છે તે ખરેખર દિવ્યા ઔષધિ જૂથ હેઠળ બે પેટાકંપનીઓ પી અને ક્યૂ છે હવે તમારે કઇ માહિતી ઉપલબ્ધ છે તે વિશે અનુમાન લગાવવું જરૂરી છે મને આશા છે કે તમારી પાસે શીટ્સ છે કૃપા કરીને મારી સાથે તેને હલ કરવાનો પ્રયાસ કરો તેથી આ બંને કંપનીઓ પી અને ક્યૂ માટે અમારે વેચાણ ટર્નઓવર અન્ય આવક પછી કાચો માલ વીજળી બળતણ કર્મચારી ખર્ચ વેચાણ વ્યાજ અવમૂલ્યન કર વેરીએબલ એલિમેન્ટની ટકાવારી આપવામાં આવી છે તેથી કાચા માલ બંને કિસ્સાઓમાં 100 ટકા ચલ છે પી માટે શક્તિ 80 ટકા ચલ છે અને ક્યૂ માટે 60 ટકા ચલ છે હવે આવનારા સમયગાળા માટે પણ અનુમાન આપવામાં આવ્યું છે વેચાણ એકમોમાં 10 ટકાનો વધારો વેચાણ ભાવમાં 12 ટકાનો આરએમ નો ખર્ચ 7 ટકા અને અન્ય ઓપરેટિંગ ખર્ચમાં 10 ટકાનો વધારો થવાની સંભાવના છે આ માહિતી 19 20 ની છે આના આધારે આપણે આગામી વર્ષ 2019 2020 માટે ગણતરી કરવી જરૂરી છે ચોક્કસ ધારણાઓ પહેલેથી જ આપવામાં આવી છે કે ઘસારો વ્યાજ અને અન્ય આવક બદલાશે નહીં જુઓ આ વસ્તુઓ કરવા માટે ખર્ચ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સાથે કંઈ નથી તેથી સામાન્ય રીતે આપણે તે અનુમાનો અહીં લઈ જતાં નથી અમે માની લઈશું કે તે સમાન છે અને કરના દરમાં પણ ફેરફાર થવાનો નથી આ માહિતી સાથે આપણે અનુમાન લગાવવું પડશે તો હવે તમે કેવી રીતે આગળ વધશો મને લાગે છે કે તમારામાંના મોટાભાગના લોકોએ તે સાચો માણી લીધો છે સૌ પ્રથમ આપણે દરેક કિંમતને ચલ ભાગ અને ફિક્સ ભાગમાં વહેંચવાની રહેશે ટકાવારી આપવામાં આવી છે તેથી દરેક કિંમત કૃપા કરીને ચલ ભાગમાં વહેંચો ભાગને ઠીક કરો પછી ચલ ભાગ એકમોની સંખ્યામાં ફેરફાર સાથે બદલાશે ફિક્સ ભાગ અલબત્ત યથાવત છે જ્યારે આપણે કહીએ છીએ કે તે યથાવત છે તો તેનો અર્થ એ નથી કે તે બિલકુલ બદલાશે નહીં પરંતુ તે એકમોમાં ફેરફારને કારણે બદલાશે નહીં કિંમતોમાં ફેરફાર અથવા ખર્ચને કારણે તે બદલાશે બરાબર તેથી તમારા સંકેત માટે આ એક અનુમાનિત નિવેદન છે જેમાં જો તમે કાળજીપૂર્વક કાચા માલને સંપૂર્ણપણે ચલ તરીકે જોશો તો ત્યાં કોઈ બીજી કોલમ નથી તેના માટે 2 કોલમ પંક્તિઓ જોઇશે શક્તિ અને બળતણ માટે અમે 2 પંક્તિઓની શક્તિને ચલ ભાગમાં વહેંચી ભાગને ઠીક કરી દીધી છે પછી કર્મચારીની કિંમત વેરીએબલ ભાગ ફિક્સ ભાગમાં તૂટી ગઈ છે હવે અમને ચાલુ વર્ષ માટે આ વિરામની જરૂર પડશે કારણ કે તે મુજબ અમે આવતા વર્ષ માટે અનુમાન લગાવવામાં સક્ષમ થઈશું તેથી ચાલો આપણે શરૂ કરીએ ચાલો કૃપા કરીને મારી સાથે મળીને હલ કરવાનો પ્રયાસ કરીએ આથી સૌથી પહેલા મે બધા નંબર જેમ છે એમ જ નકલ કર્યા છે ચલ તત્વ પણ અહીં અનુક્રમે 100 80 60 અને 75 પર લખવામાં આવે છે અપેક્ષિત વૃદ્ધિ દરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે હવે આપણે પછીના વર્ષ માટે શું વેચાણ થશે એનું અનુમાન લગાવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ કેવી રીતે કાર્ય કરી શકશો એવુ કોઇ અંદેશો આપી શકે તેથી વેચાણની ગણતરી માટે અમે હાલનું વેચાણ લઈશું પછી પરિવર્તન તરફ ધ્યાન આપીએ હવે વેચાણના એકમો અને વેચાણના ભાવ બંને બદલાઇ રહ્યા છે તેથી વેચાણ એકમોની અસર આપો વેચાણ એકમોમાં 10 ટકાનો વધારો થઈ રહ્યો છે તેથી અમે મૂળ વેચાણને 1 1 દ્વારા ગુણાકાર કરી શકીએ છીએ અને વેચાણ કિંમતોમાં તેઓ 8 ટકાનો વધારો કરી રહ્યા છે તેથી 1 08 દ્વારા ગુણાકાર કરો જે દરેક વસ્તુ મેળવવામાં આગળ વધે છે તેથી પ્રથમ કંપની પી માટે આ આંકડો 2314 વધુ છે કૃપા કરીને નોંધો કે જે રીતે ગણતરી કરવામાં આવે છે તે કાળજીપૂર્વક જુઓ B 6 B 6 એ મૂળ વેચાણનો સંદર્ભ આપે છે આ બી 6 1878 છે કદાચ તમે તેને લખી શકો છો ત્યારથી પ્રથમ વખત તમે 1878 માં 1 1 થી 1 1 2 1 1 કરી રહ્યા છો કારણ કે 10 ટકાનો વધારો થાય છે અને તે કહે છે કે વેચાણના ભાવમાં 12 ટકાનો વધારો છે તેથી તમે અહીં જોઈ શકો છો કે વેચાણ યુનિટમાં 10 ટકાનો વધારો થયો છે અને કિંમતમાં 12 ટકાનો વધારો થયો છે તેથી જ તે 1 1 થી 1 12 માં થઈ રહ્યો છે હવે આ ખૂબ મહત્વનું છે મને આશા છે કે તમે તેની નોંધ લીધી હશે હવે કાચા માલ 1412 માટે તમે જોઈ શકો છો કાચી સામગ્રી એક સંપૂર્ણપણે બદલાતી વસ્તુ છે તેથી તે પ્રવૃત્તિના સ્તર સાથે બદલાય છે તેથી ગયા વર્ષનો આંકડો 1 1 થી 1 07 1 07 માં થયો કારણ કે કાચા માલના ભાવમાં 7 ટકાનો વધારો થઈ રહ્યો છે શું તમે તેને પ્રાપ્ત કરી રહ્યાં છો બે કારણોને લીધે સંપૂર્ણ વેરિયેબલ આઇટમ પરિવર્તન છે એક વેચાણના એકમોમાં 10 ટકાના ફેરફારને કારણે છે તેથી કાચા માલના ભાવમાં 1 1 ફેરફાર 1 07 બરાબર થાય હવે જ્યારે પાવર અને ઇંધણની વાત આવે છે ત્યારે તમારે બે બાબતો ધ્યાને લેવી પડશે સૌ પ્રથમ ગયા વર્ષની શક્તિ અને બળતણ ખર્ચ ચલતાની ટકાવારી લાગુ કરે છે તમે જોઈ શકો છો કે 80 ટકા એ એક ચલ તત્વ છે અને ચલ તત્વ માટે બે ફેરફાર થશે 1 1 એકમના બદલાવને કારણે અને ફરીથી 1 1 કારણ કે અન્ય ઓપરેટિંગ ખર્ચ જેમાં પાવર શામેલ છે તેમાં પણ 10 ટકાનો વધારો થયો છે હું તેને બતાવીશ કે કેવી રીતે તે થઇ ગયું છે તેથી તમે નોંધી શકો છો કે તે બી 10 માં બી 20 માં કેવી રીતે કરવામાં આવ્યું છે બી 20 એ ફેરફારની ટકાવારીનો ઉલ્લેખ કરે છે જે એકમના ફેરફારને કારણે ગયા વર્ષનો આંકડો 80 ટકા 1 1 અને ફરીથી ખર્ચમાં ફેરફારને કારણે 1 1 માં થયો છે હવે ચાલો નિશ્ચિત ખર્ચ નિશ્ચિત ખર્ચ માટે તમે જોઈ શકો છો બી 10 બી 10 ગત વર્ષનો આંકડો 1 0 થી 0 2 માં છે કારણ કે અહીં આપેલી માહિતી પ્રમાણે 80 ટકા ચલ છે તેનો અર્થ એ કે 20 ટકા નિશ્ચિત છે અને તે 20 ટકા ભાગ જે નિર્ધારિત છે તે એકમોને કારણે બદલાશે નહીં પરંતુ તે ઓપરેટીંગ ખર્ચમાં ફેરફારને કારણે 10 ટકા બદલાશે તેથી પાછલા વર્ષનો પાવરનો આ નિશ્ચિત ભાગ 0 2 થી 1 1 માં તમને મળી રહ્યો છે કૃપા કરીને મારી સાથે એકવાર કરો પછી એક કે બે વસ્તુઓ કરો પછી તે ખૂબ જ સરળ છે તમે સમાન વસ્તુઓનો તર્ક અન્ય વસ્તુઓ માટે લંબાવી શકો છો હવે ચાલો આપણે કર્મચારીની કિંમત ચલ ભાગ જોઈએ હવે ચલ ભાગ આપણે બી 11 ને બી 21 માં લઈ ગયો છે 1 1 માં 1 1 માં આપણે હમણાં જ ઉપર જઈશું બી 11 ગત વર્ષની કિંમતનો ઉલ્લેખ કરી રહ્યું છે જે ચલ ભાગમાં 150 છે જે બી 21 છે 60 ટકા તેથી છેલ્લા વર્ષમાં 150 થી 60 ટકા એ કર્મચારીની કિંમતનો એક ચલ ભાગ છે હવે વેરીએબલ ભાગ એકમ 10 ટકાને કારણે બદલાશે તેથી 1 1 તે પણ બદલાશે કારણ કે ફરીથી ખર્ચમાં ફેરફાર થાય છે 10 ટકા તેથી 1 1 થી 1 1 માં તમને તે મળી રહ્યું છે કે આપણે 109 કેવી રીતે મેળવ્યું બરાબર ચાલો આપણે તેને નિશ્ચિત માટે કરીએ નિશ્ચિત તો શું થશે તે પહેલાં આપણે બી 11 લઈશું જે ગયા વર્ષનો આંકડો 0 4 માં છે કારણ કે 60 ટકા ચલ છે તેનો અર્થ એ કે 40 ટકા નિશ્ચિત છે આ નિયત ભાગ એકમોના ફેરફારને કારણે બદલાશે નહીં પરંતુ તે ઓપરેટિંગ ખર્ચમાં ફેરફારને કારણે બદલાશે તેથી જ બી 11 એ 0 4 થી 1 1 માં મેળવીને હવે તે ખૂબ જ સરળ રીતે તે જ રીતે છે અમે પણ 111 ને વેચવા જઈ રહ્યા છીએ તેથી બી 12 માં 0 75 કારણ કે 75 ટકા એ વેરિયેબલ કમ્પોનન્ટ બી 12 થી 0 75 માં 1 1 થી 1 1 થઈ ગયું છે કારણ કે આ વેરિયેબલ છે તે એકમ દ્વારા બદલાશે ઓપરેટિંગ ખર્ચ દ્વારા હવે નિશ્ચિત નિશ્ચિત માટે શું થશે જે બી 12 થી 0 25 માં નક્કી કરેલા ભાગમાં 1 1 માં થશે યુનિટ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં કારણ કે અન્ય ઓપરેટિંગખર્ચમાં ફેરફારને કારણે હું આશા રાખું છું કે તમારી પાસે તમે બધી વસ્તુઓની ગણતરી કરવામાં સક્ષમ છો હવે તે જ રીતે અમે અન્ય પ્રોડક્ટ માટે જઈશું અથવા અન્ય કંપની કે જે હવે ક્યૂ છે તેનું વેચાણ છે હવે મને લાગે છે કે તમે તે ઝડપથી સી 6 કરી શકો છો જે ગયા વર્ષના વેચાણને 1 1 માં 1 12 માં કરવામાં આવ્યું છે કારણ કે વેચાણના ભાવને કારણે 12 ટકા વધારો વેચાણ એકમોને કારણે 10 ટકા વધારો તે સંપૂર્ણ ચલ છે તેથી સીધી અમે ગણતરી કરવામાં સક્ષમ છીએ આરએમ કિંમત ખૂબ જ સરળ હવે જુઓ 9 ગયા વર્ષના આરએમ ખર્ચ ગયા વર્ષના આરએમ ખર્ચ માં 1 1 એકમના કારણે ગુણ્યા 1 07 કાચા માલના ભાવમાં ફેરફારને કારણે હવે શક્તિ અને બળતણ મને લાગે છે કે તમે હમણાં જ કરી શકો છો અને ફક્ત 167 નિયત આ આંકડા સાથે ક્રોસ ચેક ફક્ત ખર્ચના બદલાવને કારણે બદલાશે બે પરિબળોને કારણે વેરિયેબલ બદલાશે એકમોમાં ફેરફાર તેમજ ખર્ચમાં ફેરફાર કર્મચારીનો ખર્ચ કર્મચારીની કિંમત આપણે જાણીએ છીએ કે ચલ 30 ટકા છે અને આ એક ચલ છે તેથી કુલ ખર્ચને 30 ટકાથી 1 1 માં બદલીને 1 1 કરો નિયત માટે આપણે ફક્ત એક પરિબળને ધ્યાનમાં લઈશું તેથી કુલ કિંમત 70 ટકામાં કારણ કે 70 ટકા 1 1 માં એક નિશ્ચિત ઘટક છે વેચાણ ચલ છે તેથી બે પરિબળો છે 1 1 બે વખત સ્થિર સરળ હશે તે સીધા ફક્ત એક જ વાર આવશે જ્યારે તે 1 1 દ્વારા આવે છે શું તમે તેને બધી વસ્તુઓ માટે મળી છે બરાબર ચાલો હવે પી માટેનું આવકનું સ્ટેટમેન્ટ પૂર્ણ કરીએ હવે આપણે જાણીએ છીએ કે તમે અહીં ખર્ચ કરી શકો છો તે બધા ખર્ચો કારણ કે તેઓએ અમને બ્રેકિવન પોઇન્ટ વગેરે માટે જવા કહ્યું નથી અમે કુલ વીસી અને એફસી અલગથી લીધા નથી પરંતુ દરેક ઘટક માટે આપણે વેરીએબલ અને ફિક્સમાં ભંગ કરીએ છીએ કારણ કે તેઓ જે રીતે બદલાય છે તે જ્યારે તે ચલ હોય ત્યારે બદલાતા રહે છે અને જ્યારે તે સુધારેલ છે હવે અમે ઓપરેટિંગ કેશ પ્રોફિટની ગણતરી કરીશું જે 292 છે તેથી અમે બી 37 બાદ કરી રહ્યા છીએ B 49 49 આ એક કુલ ખર્ચ છે જે ફિક્સ અને વેરિયેબલમાં વિભાજિત નથી કરાઈ અમે ફક્ત સરવાળો લઈ રહ્યા છીએ કારણ કે તેમાં કોઈ ફરક નથી કેમ કે તે નિર્ધારિત અથવા ચલ છે અંદાજ માટે તેણે ફરક પાડ્યો છે પરંતુ હવે અમે ફક્ત એક કુલ ખર્ચ લઈ શકીએ છીએ જે 2021 છે હવે 2314 બાદ 2021 તમને ઓપરેટિંગ રોકડ નફો મળે છે અમે તેને રોકડ નફો કહીએ છીએ કારણ કે આપણે ઘસારાને ધ્યાનમાં લીધું નથી આપણે અન્ય આવક પણ માનવામાં આવતી નથી જો તમે ઉપર જાઓ છો ત્યારે સ્પષ્ટ ધારણા હતી કે ઘસારો વ્યાજ અને અન્ય આવક બદલાશે નહીં તેથી હવે પાછલા વર્ષની જેમ ઘસારો લઈશું હવે તમને ઓપરેટિંગ નફો મળે છે જે 256 છે અન્ય આવક લો 41 ઓછો વ્યાજ 26 ટેક્સ પહેલાં નફો 271 છે તે ગયા વર્ષ સાથે કેવી રીતે સરખામણી કરે છે પાછલા વર્ષનો કર પહેલાં નફો આપવામાં આવ્યું નથી પરંતુ આપણે સમજવા માટે ફક્ત તેના માટે જ તેની ગણતરી કરી શકીએ છીએ પરંતુ તે પછીથી પણ કરીશું હવે ગયા વર્ષનો ટેક્સ 41 છે મારે અહીં કેટલો ટેક્સ લેવો જોઈએ જુઓ કે તેઓએ કહ્યું છે કે કરના દરમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ કર દર કેટલો છે કોઈપણને ખબર છે કે ક્યાંય પણ ટેક્સનો દર આપવામાં આવે છે તે આપવામાં આવ્યું નથી પરંતુ તેઓએ અમને સીધો ટેક્સ આપ્યો છે તેથી આપણે વેરા દરની ગણતરી કરવી પડશે તે માટે સૌ પ્રથમ આપણે ગયા વર્ષના નફાની ગણતરી કરવી પડશે અને તેના પર 41 ટકા ટેક્સ લેવામાં આવશે તેથી કૃપા કરીને પહેલા ગયા વર્ષના નફાની ગણતરી કરો અને નફાના આધારે અમે કરની ગણતરી કરીશું બરાબર તેથી આપણે શું કરીશું પ્રથમ તમામ ખર્ચની કુલ રકમ લો પછી મારે આવકનો અર્થ કરના કુલ ખર્ચ સિવાયના અન્ય અર્થ અને ગયા વર્ષની કુલ આવક જે તમને પીબીટી આપશે અને આપણે જાણીએ છીએ કે આ ડેટાનો ઉપયોગ કરીને કર 41 છે અમે તેની ગણતરી કરીશું કર દર તેથી ગયા વર્ષના ખર્ચના આધારે આ સિવાયની બધી વસ્તુઓ 41 સિવાય અન્ય લો કારણ કે 41 કર છે તે ખર્ચ નથી હવે જો આપણે સંપૂર્ણ ધ્યાનમાં લઈએ તો આ બી 9 થી બી 14 નો સરવાળો છે તમને 1779 મળશે હવે કેટલી આવક છે 1919 ની આવક એ કુલ વેચાણ ઉપરાંત અન્ય આવક છે બરાબર તેથી ટેક્સ 140 થાય તે પહેલાં તમને 1919 નો નફો મળી રહ્યો છે અને જે કંપની આપવામાં આવી હતી તેના પર ટેક્સ ચાર્જ 41 હતો140 ની ટકાવારી તરીકે 41 ની ગણતરી કરો તેથી તમે બી 70 પર બી 15 ફોર્મ્યુલા જોઈ શકો છો જે 40 પર 41 છે તમને 0 29 અથવા 30 ટકાની નજીક મળશે છેલ્લા વર્ષમાં કંપનીને લાગુ કરનો આ કર દર છે કે તેઓએ ઉલ્લેખ કર્યો છે કે કરનો દર બદલાશે નહીં હવે તે જ ટેક્સનો દર નવા નફા પર લાગુ કરો જે 271 છે તેથી ટેક્સ 79 થશે તમે પ્રાપ્ત કરી શકો છો તમે અહીં સરખામણી કરી શકો છો નફો લગભગ 140 થી પાછલા વર્ષનો નફો હતો વર્તમાન વર્ષમાં નફો ડબલ કરતા 271 થોડો ઓછો વધ્યો છે કર પણ બમણો થયો છે અને કર પછીનો નફો 192 છેબરાબર અને કર પછી ગયા વર્ષનો નફો કેટલો હતો માત્ર ગણતરી ખાતર આપણે અહીં તેની ગણતરી કરીશું 41 ટેક્સ હતો તેથી કર પછીનો નફો તે પૂછવામાં આવતો નથી પરંતુ ફક્ત અમારી પોતાની માહિતી માટે તે પાછલા વર્ષમાં 99 છે અને હવે તમે કહી શકો છો કે તે 192 છે તેથી કર પછીના નફામાં લગભગ બમણો થાય છે હવે તેની ગણતરી બીજી કંપની માટે કરો જે Q છે શું તમે ફક્ત વિચારી શકો છો કે કઈ કંપનીઓનો નફો વધુ વધશે પી નો નફો વધુ વધશે કે ક્યૂ નો નફો વધારે કારણ કે વેચાણની તમને વેચાણની કિંમતોની જરૂરિયાત છે બંને કંપનીઓ માટે સમાન પ્રમાણમાં બદલાતા હોય છે શું તમે માત્ર અનુમાન કરી શકો છો બદલાવની અપેક્ષા બંને માટે સમાન છે તેથી ક્યૂ માટે પણ નફો સમાન પ્રમાણમાં બદલાશે અથવા ક્યૂ વધુ નફાકારક અથવા ઓછા નફાકારક બનશે શું તમે થોડું વિચારી શકો મને લાગે છે કે તમારામાંના કેટલાકને તે મળ્યું હોત આનો જવાબ જણાવતા પહેલા હું તમને એક સંકેત આપીશ પી માં વધુ વેરિએબિલીટી છે ક્યૂ Q માં ઓછી વેરિએબિલીટી છે તેથી ક્યૂના ખર્ચમાં નિયત ખર્ચનો વધુ હિસ્સો ઓછો ફેરફારનો અર્થ થાય છે નિશ્ચિત ખર્ચનો વધુ ભાગ હવે વેચાણમાં 10 ટકાનો વધારો થઈ રહ્યો છે તેથી ક્યૂ નો નફો પી કરતા વધારે અથવા પી કરતા ઓછો વધશે મને લાગે છે કે ક્યૂ ના નફામાં વધુ વધારો થશે કારણ કે તેમની પાસે નિયત ખર્ચનો મોટો હિસ્સો છે એકવાર નિયત ખર્ચ આવરી લેવામાં આવે છે ત્યારે તેઓને મોટો નફો મળશે અમે તેને ચકાસીશું કે નહીં ખરેખર થાય છે હવે તમામ ખર્ચો લો તેથી તમને 1829 ઈબીઆઈડીટીએ મળે છે અથવા ઓપરેટિંગ કેશ પ્રોફિટ 323 ની ઘસારો અન્ય આવક અને વ્યાજ વગેરેનો ચાર્જ લે છે પીબીટી કેટલું છે તે 153 ટેક્સ છેલ્લી વખતની જેમ તમારે પહેલા ટેક્સ દરની ગણતરી કરવી પડશે તેથી કુલ ખર્ચ 1743 જુઓ બંનેના આંકડા લગભગ સમાન છે કુલ આવક 1750 પીબીટી છે 7 કરનો દર 0 14 હતો જો તમે ગયા વર્ષે વધારો કરશો ત્યાં માત્ર 1 જ હતો 1 પર 7 તેથી તે 0 41 છે જો આપણે ફક્ત પોતાની માહિતી માટે જ ટેક્સ લખીશું તો કર પછી કેટલો નફો છે તે 6 હશે આ વર્તમાન વર્ષમાં હવે ગયા વર્ષ માટે છે કૃપા કરીને સમાન કરનો દર 14 ટકા લાગુ કરો તેથી તમારો કર 22 છે અને કર પછીનો નફો 131 છે તેથી કઈ કંપનીએ વધુ સુધારો બતાવ્યો છે ક્યૂ માં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે જુઓ ગયા વર્ષે ક્યૂ નો નફો સ્પષ્ટતા માટે માત્ર 6 હતો હું ફક્ત આ લખીશ શું તમને તે મળી રહ્યું છે તેથી પી માટે પીએટી 99 હતી તે વધીને 192 થઈ ગઈ છે અમને આનંદ છે તે લગભગ બમણો છે પરંતુ ક્યૂ માટે તે માત્ર 6 હતો 6 થી તે 131 થઈ ગયો છે તેનો અર્થ એ છે કે તે કેટલી વખત વધ્યું છે લગભગ 20 ગણો વધારો તેથી ક્યૂ માટે નોંધપાત્ર વધારો થયો છે હવે અમે ફક્ત અમે પહેલાથી જ પ્રક્ષેપણ પૂર્ણ કરીશું આશા છે કે તમે પ્રક્રિયાને સમજી ગયા છો અમે થોડો ઝટકો કરીશું જો તમે સમસ્યા શીટ પર જાઓ છો તો સેલ યુનિટ ચેન્જમાં જે 10 ટકા હતો તે શું થશે જો સેલ યુનિટ ચેન્જ બંને કંપની માટે 20 ટકા અથવા 40 ટકા હશે તો શું થશે એ જ રીતે 20 20 અથવા 40 40 જ્યારે વેચાણ વધુને વધુ ક્વોન્ટમ થી વધશે ખરેખર ક્યૂ વધુ નફાકારક બનશે અથવા પી વધુ નફાકારક બનશે ત્યારે તમે સમજી શકશો કે ક્યૂ માટે વેરીએબિલીટી ઓછી છે તેનો અર્થ એ કે તેમના નિશ્ચિત ખર્ચ ઊંચા છે તેઓ વધુ સ્વચાલિત કંપની છે તેઓ વધુ તકનીકી કંપની છે તેથી વધુ વોલ્યુમો સાથે જે વધુ વેચાણ સાથે છે ખરેખર તેમના નફામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે હું હમણાં જ તમને ગણતરીઓ બતાવીશ હું તમને તે જાતે કરવા વિનંતી કરીશ કારણ કે તે તમને વધુ પ્રેક્ટિસ આપશે પરંતુ હમણાં સમય મર્યાદિત હોવાથી આપણે સીધા જ જવાબ પર પહોંચીશું જો હું આને દૃશ્યમાન કરું છું તો હવે ફક્ત તે જ રીતે અવલોકન કરીશ કે મેં વેચાણ માટેના છેલ્લા સમયની જેમ જ તે કર્યું છે તે 1 2 માં 1 12 માં છે કારણ કે ભાવના કારણે 20 ટકા વધારો અને 12 ટકા વધારો કાચા માલને 1 2 થી 1 07 1 2 માં કરવામાં આવે છે કારણ કે એકમોમાં 20 ટકા વધારો અને આરએમ ખર્ચમાં 7 ટકાનો વધારો જ્યાં સુધી નિશ્ચિત ખર્ચની વાત છે ત્યાં સુધી તમામ ચલ ખર્ચ માટે તે જ રીતે સાચું છે ચાલો કહીએ કે પાવર તેમાં ફક્ત 10 ટકાનો વધારો થશે તેથી નિશ્ચિત ખર્ચના આંકડા સમાન છે ચલ ખર્ચના આંકડામાં ગત વખતે 10 ટકાનો વધારો થયો છે હવે તેમાં 20 ટકાનો વધારો થયો છે જો તમે નીચે જાઓ છો તો તમે સમજી શકશો કે હવે પી નો નફો 221 પર ગયો છે પરંતુ ક્યૂ નો નફો નોંધપાત્ર રીતે વધ્યો છે તે 191 છે તે પીના નફાની નજીક ગયો છે પરંતુ હજી પણ પી ક્યૂ કરતાં વધુ નફાકારક રહે છે તે મેળવી રહ્યો છે હવે ચાલો પ્રયત્ન કરીએ કે જો ત્યાં 40 ટકાનો વધારો થાય તો શું થશે સમાન પદ્ધતિનો ઉપયોગ 1 4 થી 1 12 માં કરવામાં આવ્યો હતો તેથી તે ગયા વર્ષથી 40ટકાનો વધારો છે તમને હવે આશ્ચર્ય થશે કે ક્યૂ નો નફો 311 છે જે પી ને વટાવી ગયો છે જો તમે અમારા બ્રેકિવન પોઇન્ટ ચાર્ટને યાદ કરો છો તો તમે જોશો કે નફાના ક્ષેત્રમાં બ્રેકિવન પોઇન્ટ વધશે તમને કોઈ નફો થશે નહીં કારણ કે તમે હમણાં જ તમારા નિશ્ચિત ખર્ચને પુન પ્રાપ્ત કર્યો છે બ્રેકવેન પોઇન્ટ પછી તમારી નફાકારકતા વધુને વધુ વધશે ક્યૂ ના કિસ્સામાં તેમનો પીવી રેશિયો વધારે હશે હું તમને પી અને ક્યૂ માટે પીવી રેશિયો ની ગણતરી માટે વિનંતી કરીશ તેથી તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું પી પાસે પીવી રેશિયો ઓછો છે કારણ કે તેમની પાસે વધુ ચલ ખર્ચ છે ક્યૂ માં પીવી રેશિયો વધારે છે તેથી તેમની નફાકારકતા ઝડપથી વધી રહી છે જોકે ગયા વર્ષે પી નો નફો ઊંચો હતો કારણ કે વેચાણ વધી રહ્યું છે તમે જોઈ શકો છો પીનો નફો વધી રહ્યો છે પરંતુ ખૂબ ઊંચા દરે નહીં પરંતુ ક્યૂ નો નફો નોંધપાત્ર રીતે વધી રહ્યો છે તમારામાંથી કેટલાક જો તમને શેરબજારમાં રુચિ છે તો તમે સમજી શકશો કે ક્યૂ એ ખૂબ જ રસપ્રદ કંપની છે જેનો નફો ખૂબ ઓછો છે પરંતુ વેચાણમાં થોડો વધારો થાય તો તે એક ટર્ન રાઉન્ડ કંપની છે તો તે ખૂબ નફાકારક બનશે તેથી ખરેખર જેઓ શેર બજારોમાં રોકાણ કરવા માગે છે તે ઘણી વખત આવી કંપનીઓની શોધમાં અથવા શોધતા હોય છે તેથી ખર્ચનું વિશ્લેષણ જે આપણે શીખ્યા છે તે અનુમાન લગાવવા માટે અત્યંત ઉપયોગી છે તેનો ઉપયોગ કંપની તેના પોતાના કામ માટે કરી શકે છે તેનો ઉપયોગ રોકાણકારો દ્વારા પણ કરી શકાય છે જો કે તેઓ ચલના ટકાવારીને નક્કી કરી શકે હું તેનો ઉપયોગ બેન્કર્સ જેવા અન્ય હોદ્દેદારો દ્વારા પણ થઈ શકે છે કારણ કે તેઓને પણ અંદાજિત નફામાં રસ છે તેથી આ અંદાજો આ રીતે કરી શકાય છે તેથી હું આશા રાખું છું કે તે તમારા માટે ભણતરનો સારો કેસ હતો તેથી આપણે અહીં રોકાઈશું